8051 માઇક્રોકન્ટ્રોલર ની અંદર સંખ્યાબંધ ટાઈમર છે અને તે ટાઈમરનો ઉપયોગ ગણતરીના હેતુઓ માટે પણ થઈ શકે છે તેથી જ્યારે તેનો ઉપયોગ ટાઈમર તરીકે થાય છે ત્યારે તે ઘડિયાળ દ્વારા ચલાવવામાં આવે છે જે આપણી પાસે માઇક્રોકન્ટ્રોલરમાં છે અને જો તમે કોઈ બહારની ઘટનાની ગણતરી કરી રહ્યાં હોવ તો તમે કાઉન્ટર મોડમાં તેનો ઉપયોગ કરી શકો છો અને તે કિસ્સામાં બહારની દુનિયામાં બનતી ઘટનાઓ માઇક્રોકન્ટ્રોલરને પલ્સ તરીકે આપશે અને માઇક્રોકન્ટ્રોલર આવી ઘટનાઓની સંખ્યા ગણશે તેથી આપણે જોઈશું કે આ ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને જ્યારે તમે એમ્બેડેડ સિસ્ટમ્સ ડિઝાઇન કરી રહ્યાં હોવ ત્યારે તેથી તે પણ છે કે આપણે પર્યાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની જરૂર છે અને બીજી મહત્વની બાબત એ છે કે આપણે અત્યાર સુધી જે વિલંબનો ભાગ જોયો છે તેઓને જે વિલંબની રૂટીન ઓ મળી છે તે નરમ વિલંબ છે જે આપણે જોયું છે એ અર્થમાં કે આપણે અમુક સોફ્ટવેર સૂચનાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ અમુક રજિસ્ટર ને અમુક મૂલ્યમાં આરંભ કરી રહ્યા છીએ અને પછી 0 પ્રકારની સૂચનાઓ નહીં પણ ઘટાડો જમ્પ નો ઉપયોગ એ જોવા માટે થાય છે કે તે થોડો વિલંબ કરશે પરંતુ તમે સમજી શકો છો કે તમે તે સૂચનાઓ દ્વારા કોઈપણ મનસ્વી વિલંબ ઉત્પન્ન કરી શકતા નથી કારણ કે સૂચનાઓમાં ચોક્કસ સંખ્યામાં મશીન ચક્રો હોય છે જે જરૂરી છે અને દરેક મશીન ચક્રમાં વિલંબ થયો હોય છે તેથી જ્યારે તમે તે સૂચનાઓનો ઉપયોગ કરો છોત્યારે તમે માત્ર કેટલાક વિલંબ મૂલ્યો મેળવી શકો છો જે શક્ય છે જ્યારે જો તમને ખૂબ જ ચોક્કસ વિલંબની જરૂર હોય જેમ કે ધારો કે તમે રોબોટિક હાથ ચલાવી રહ્યા છો તેથી આ હાથને ચોક્કસ ક્રમમાં ખસેડવો પડશે અને તે વિલંબ નિશ્ચિત છે અથવા તમે ટ્રાફિક લાઇટ કંટ્રોલર સિસ્ટમ પર કામ કરી રહ્યા છો તો પછી અમુક ચોક્કસ સમયગાળા માટે લાઇટ ચાલુ અને બંધ કરવી જોઈએ તેથી તે મૂલ્યો આ 8051 સૂચનાઓનો ઉપયોગ કરીને ઉત્પાદિત કરી શકાય તેવા નરમ વિલંબ મૂલ્યો સાથે બરાબર મેળ ખાતા નથી તેથી તે કિસ્સાઓમાં આપણે આ ચોક્કસ ટાઈમર અને આનો ઉપયોગ કરવાની જરૂર હોય છે તેથી આપણે જોઈશું કે ત્યાં આ ટાઈમરની ચોકસાઇ ખૂબ ઊંચી હોય છે તેથી જ્યાં સુધી 8051નો સંબંધ છે ત્યાં સુધી તેમાં 2 ટાઈમર કાઉન્ટર છે તેથી ટાઈમર કાઉન્ટર 0 અને ટાઈમર કાઉન્ટર 1 બંનેનો ઉપયોગ કાં તો ટાઈમર તરીકે થોડો વિલંબ સમય વિલંબ પેદા કરવા માટે કરી શકાય છે તે કિસ્સામાં ટાઈમરનો સ્ત્રોત ઘડિયાળનો સ્ત્રોત હોય છે અને તે આંતરિક ક્રિસ્ટલ આવર્તન છે જેમ કે જ્યારે પણ આપણને ટાઈમર મોડ્યુલ મળે છે અથવા કાઉન્ટર મોડ્યુલ તો આ મૂળભૂત રીતે જો આ મોડ્યુલ હોય તો તે ચલાવવામાં આવે છે અને ત્યાં કેટલીક બાબતો છે જેમ કે પ્રથમ વસ્તુ એ છે કે તેને અમુક ઘડિયાળના સિગ્નલથી સંચાલિત કરવું પડશે તેથી તે અમુક ઘડિયાળ પર કાર્ય કરશે અને ટાઈમરમાં કેટલીક પ્રારંભિક કિંમત લોડ થશે તેથી આ પ્રારંભિક મૂલ્ય લોડ કરવામાં આવશે અને પછી આ જ્યારે આ ઘડિયાળના પલ્સ આવી રાહ્ય હોય તો આ ઘડિયાળના આધારે પલ્સ નું પ્રારંભિક મૂલ્ય જે આપણી પાસે છે તે ઘટતું જશે અને જ્યારે તે નીચે વહેશે અથવા તો જો તે ઘટતું ટાઈમર હોય તો જ્યારે વેલ્યુ અંડરફ્લો થાય છે એટલે કે જ્યારે વેલ્યુ 0 બને છે ત્યારે જ્યારે તે 0 થી નીચે જવાથી ઘટાડવાનો પ્રયાસ કરે છે તેથી એક ફ્લેગ જનરેટ થશે જે ઓવરફ્લો અથવા અંડરફ્લો ફ્લેગ છે જે મૂળભૂત રીતે સમય સમાપ્તિ ફ્લેગ છે હવે તે જ રીતે તમારી પાસે અપકાઉન્ટિંગ અથવા અપટાઇમિંગ નો ખ્યાલ પણ હોઈ શકે છે તે અર્થમાં કે આપણે મૂલ્યને કેટલાક પ્રારંભિક મૂલ્ય સાથે પ્રારંભ કરીએ છીએ અને તે બિંદુથી તે કેટલાક મહત્તમ મૂલ્ય સુધી ઉપર જવાનું શરૂ કરે છે તેથી તે મહત્તમ મૂલ્ય ટાઈમર અથવા કાઉન્ટર વેલ્યુને પકડી રાખવા માટે તમારી પાસે જે રજિસ્ટર છે તેના પર આધાર રાખે છે જો તે મૂલ્ય 16 બીટ હોય તો તે 65535 સુધી જઈ શકે છે અને તે પછી ઓવરફ્લો થશે અને જ્યારે તે અંડરફ્લો થશે ત્યારે આ ફ્લેગ એ કહેવા માટે સેટ કરવામાં આવશે કે ટાઈમર ઓવરફ્લો થઈ ગયું છે તેથી મૂળભૂત રીતે તમને સમય મૂલ્ય મળે છે તેથી આપણે જોઈશું કે આ વિચાર કરવાથી ખૂબ જ ચોક્કસ સમય મૂલ્યો પેદા કરી શકાય છે તેથી આપણે આ ટાઈમરનો ઉપયોગ સમય વિલંબ જનરેટર તરીકે કરી શકીએ છીએ અને ઘડિયાળનો સ્ત્રોત 8051 ની આંતરિક ઘડિયાળની આવર્તન છે અથવા તેનો કાઉન્ટર તરીકે ઉપયોગ કરી શકાય છે તેથી તે કિસ્સામાં ઇનપુટ પિનમાંથી કેટલાક બાહ્ય ઇનપુટ તમારો ઉપયોગ કરવામાં આવશે અને આપણે તે પિનમાં બહારની દુનિયામાંથી બનેલી ઘટનાઓની સંખ્યા ગણીશું તેથી અને તે ગણતરી મૂલ્ય રજીસ્ટરમાં રાખવામાં આવશે હવે આ ઘડિયાળ સ્પંદનીય છે જે આપણી પાસે છે તેથી આ કદાચ ઘણી વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે જેમ કે કન્વેયર બેલ્ટ પર કેટલીક વસ્તુઓ પસાર થઈ રહી છે તેથી તમે ફક્ત નોંધ કરી શકો છો કે કેટલી વસ્તુઓ પસાર થઈ ગઈ છે અથવા જો તમે દરવાજામાં રૂમની એન્ટ્રી પર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે જેમ કે વ્યક્તિઓ પ્રવેશી રહી છે અને બહાર નીકળી રહી છે તેથી આ મૂલ્યો અપડેટ થઈ શકે છે તેથી આ રીતે આપણી પાસે આવા ઘણા ઉદાહરણો હોઈ શકે છે તેથી વ્હીલ પરિભ્રમણની સંખ્યા કોઈપણ ઘટના કે જે અમુક પલ્સ પેદા કરી શકે છે તેથી આવશ્યક આવશ્યકતા એ છે કે આપણે જે પણ ઘટના ગણવા માંગીએ છીએ તેથી આખરે તેને પલ્સના રૂપમાં વિદ્યુત સંકેતમાં રૂપાંતરિત કરવું જોઈએ તેથી દરેક ઘટના પલ્સને અનુરૂપ હોવી જોઈએ તેથી જો આપણે તે કરી શકીએ તો આપણે આ ગણતરીના હેતુ માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આપણે સૌપ્રથમ ટાઈમર ઓપરેશન પર ધ્યાન આપીશું તેથી ટાઈમર એ રજીસ્ટરના અમુક પ્રારંભિક મૂલ્યનો સમૂહ છે તેથી રજિસ્ટર માટે પ્રારંભિક મૂલ્ય સેટ કરો તો આ TH 0 અને TL 0 છે તેથી આ 2 રજિસ્ટર છે જેનો ઉપયોગ આ ટાઈમર 0 માટે થાય છે તેથી તે સમયની ગણતરી ઊંચી છે અને સમયની ગણતરી અથવા સમયનું મૂલ્ય ઊંચું છે અને સમય મૂલ્ય ઓછું છે અને ટાઈમર શરૂ કરો તો પછી આપણે એવી કોઈ રીત આપીએ છીએ જેના દ્વારા તમે ટાઈમર શરૂ કરી શકો અને 8051 તેને ગણશે તેથી અગાઉ આપણે કાઉન્ટડાઉન અથવા કાઉન્ટ અપ પ્રકારના ટાઈમર વિશે વાત કરતા હતા તેથી 8051 માં આ કાઉન્ટ અપ પ્રકારનું ટાઈમર છે તેથી તમે આ TH 0 TL 0 રજિસ્ટર જોડીમાં નોંધ્યું છે તે મૂલ્ય અને હવે આંતરિક સિસ્ટમ ઘડિયાળમાંથી આ ઇનપુટના આધારે તે ગણતરી કરવાનું શરૂ કરશે તેથી તે તે રજીસ્ટરોની કિંમતને અપડેટ કરશે અને આ જ્યારે આ રજીસ્ટર 0 ની બરાબર થશે એટલે કે ત્યાં ઓવરફ્લો હોય ત્યારે આ TH 0 TL 0 રજિસ્ટરના આ કદના આધારે આ રજીસ્ટર થોડા સમય પછી ઓવરફ્લો થશે તેથી મહત્તમ મૂલ્ય ગયા પછી તે 0 પર પાછા આવવા માટે નીચે આવશે તે સમયે તે સમયસમાપ્તિ છે તે દર્શાવવા માટે થોડો સેટ કરશે તેથી આ ટાઈમરની સામાન્ય કામગીરી છે બીજી બાજુ જ્યારે તમે તેને કાઉન્ટર તરીકે જોતા હોવ ત્યારે તે કિસ્સામાં આ 8051 આ પિન નંબર P3 4 અને પિન T0 છે તો આ એક મલ્ટિપ્લેક્સ ઓપરેશન છે તેથી જ્યારે આપણે પોર્ટ 3 વિશે ચર્ચા કરી ત્યારે આપણે કહ્યું કે બીટ નંબર 4 વાસ્તવમાં T0 સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી T0 એ બાહ્ય ઇનપુટ છે તે મૂળભૂત રીતે ટાઈમર 0 માટે છે અને આ જે ઘટનાઓ બની રહી છે તેના માટે છે તેથી જો આપણી પાસે અહીં અમુક પ્રકારની સ્વીચ હોય તો T0 સાથે એવી રીતે જોડાયેલ હોય છે કે જ્યારે પણ આપણે સ્વીચ બંધ કરીએ ત્યારે તે સિગ્નલ જનરેટ કરે છે અને સિગ્નલનું મૂલ્ય ઊંચું જાય છે અને જ્યારે આપણે સ્વીચ ખોલીએ છીએ ત્યારે તે ઓછું થઈ જાય છે તેથી મૂળભૂત રીતે આ રીતે આપણે આ પલ્સ જનરેટ કરી શકીએ છીએ આ સ્વીચ જનરેટ કરવાની ખૂબ જ સરળ રીત કદાચ આના જેવી હશે તેથી આપણી પાસે કોઈ રજીસ્ટર છે અને પછી આપણને અહીં સ્વિચ કહેવાની જરૂર છે અને પછી આ બિંદુને ગ્રાઉન્ડેડ કહેવામાં આવે છે અને જો તમે આ બિંદુએ વોલ્ટેજ લઈએ તો જો આપણે વોલ્ટેજને માપીએ તો જ્યારે પણ આ સ્વીચ બંધ હોય ત્યારે તમે સમજી શકો છો કે મૂલ્ય 0 બનશે અને જ્યારે પણ સ્વીચ ખુલશે ત્યારે મૂલ્ય 1 થશે તેથી જ્યારે પણ આ તે માત્ર વિપરીત છે તેથી આ ઑપરેશન માટે અહીં જો આપણે ઇચ્છીએ કે જ્યારે પણ તે 1 હોય તો તે કિસ્સામાં જ્યારે પણ તે જ્યારે પણ સ્વિચ બંધ હોય ત્યારે મૂલ્ય એક હોવું જોઈએ તો તમે શું કરી શકો તમે ઇન્વર્ટર મૂકી શકો છો અને પછી તેને T 0 લાઇનમાં ફીડ કરી શકો છો તેથી તે રીતે આપણે કરી શકીએ છીએ તેથી મૂળભૂત રીતે આપણે આ સ્વીચ કેટલી વખત બંધ કરવામાં આવી છે તેની ગણતરી કરી શકીએ છીએ તેથી રજીસ્ટર પરની ઘટનાઓની સંખ્યા દર્શાવે છે તેથી આ કાઉન્ટર હવે આ TH 0 TL 0 જોડી કરશે તેથી તે બનેલી ઘટનાઓની સંખ્યાને પકડી રાખશે અને મૂલ્ય રજિસ્ટરમાં સંગ્રહિત થશે 2 ટાઈમર ટાઈમર 0 અને ટાઈમર 1 અથવા તે રીતે કાઉન્ટર 0 અને કાઉન્ટર વન માટે આપણને 2 પિન T 0 અને T 1 મળી છે જે આ બાહ્ય ઘટનાઓને અનુરૂપ છે તેથી T0 કાઉન્ટર 0 માટે છે અને T1 કાઉન્ટર વન માટે છે તેથી અનુરૂપ રીતે તેઓ પોર્ટ 3s બીટ નંબર 4 અને બીટ નંબર 5 સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે આ બાહ્ય ઇનપુટ ત્યાં T x ઇનપુટ પિનમાં આવે છે તેથી T x બરાબર 0 અથવા x બરાબર 1 બંનેમાંથી કોઈ એક તેથી આપણી પાસે આના જેવું કંઈક હોઈ શકે છે તેથી તમારી પાસે આ મૂલ્ય છે અને આ આ રજિસ્ટર જોડીમાં ઉપલબ્ધ છે અને તમે સંભવતઃ અહીં એક LCD ડિસ્પ્લે સાથે કનેક્ટ કરી શકો છો તેથી ત્યાં આ ગમે તે કાઉન્ટ વેલ્યુ હોય તે LCD પર ઉપલબ્ધ છે તેથી તે રીતે આપણી પાસે એવી સિસ્ટમ હોઈ શકે છે જે ઘટનાઓની સંખ્યા દર્શાવી શકે છે હવે આ ટાઈમર કાઉન્ટર માટે કયા રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે તે TH 0 TL 0 TH 1 અને TL 1 છે તેથી આનો ઉપયોગ ટાઈમર મૂલ્યો અથવા કાઉન્ટર મૂલ્યો રાખવા માટે થાય છે તેથી ટાઈમર 0 માટે TH 0 TL 0 અને ટાઈમર 1 માટે TH 1 TL 1 ત્યાં વધુ એક રજિસ્ટર TMOD છે જે ટાઈમર મોડ રજિસ્ટર છે તેથી આ ટાઈમર વિવિધ વિવિધ મોડમાં સંચાલિત થઈ શકે છે અને આ TMOD મૂળભૂત રીતે મોડ મૂલ્ય ધરાવે છે તેથી આપણે આ ટાઈમરને શરૂ કરતા પહેલા અમુક ચોક્કસ મોડ પર સેટ કરી શકીએ છીએ તેથી તે તે મુજબ કાર્ય કરશે ત્યાં એક TCON રજિસ્ટર છે જે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર છે તેથી આ પણ ઉપયોગી છે અને આપણે જોઈશું કે તેનો અમુક ભાગ વિક્ષેપો સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી તે ટાઈમર ઓપરેશનને નિયંત્રિત કરશે અને 8 0 5 2 8051 નું અદ્યતન સંસ્કરણ છે અને તેમાં 3 ટાઈમર કાઉન્ટર છે તેથી 2 ટાઈમર 0 અને ટાઈમર 1 ને બદલે તેને ટાઈમર 2 પણ મળ્યું છે અને આ કંટ્રોલ રજીસ્ટરના આ ફોર્મેટ થોડા અલગ હશે અને આપણને TCON મળ્યું છે તેથી ટાઈમર 2 રજીસ્ટરને નિયંત્રિત કરવા માટે તેથી TH 2 TL 2 તેથી T2CON TH 2 અને TL 2 તેથી તેઓ 8 0 5 2 માટે છે પરંતુ સામાન્ય રીતે આપણે 8051 વિશે વાત કરીશું તેથી આપણે આપણી જાતને 2 ટાઈમર ટાઈમર 1 અને ટાઈમર 0 ટાઈમર સુધી મર્યાદિત કરીશું 1 અને તે મુજબ આપણે આ TMOD રજિસ્ટર TCON રજિસ્ટરનું સેટિંગ અને તે બધું જોઈશું તેથી કોઈપણ ટાઈમર માટે મૂળભૂત રજીસ્ટર આના જેવું છે તેથી ટાઈમર 0 અને ટાઈમર 1 બંને 16 બીટ પહોળા છે તેથી તેઓ 16 બીટ ટાઈમર છે તેથી આ રજિસ્ટરમાં તેઓએ સમય વિલંબનો સમય ટાઈમર તરીકે સંગ્રહિત કર્યો છે તેથી જેમ કે તે કેટલો સમય છે તેથી તમે તેને કેટલાક મૂલ્યમાં પ્રારંભ કરી રહ્યાં છો અને તે બિંદુથી આગળ તે ઉપર જવાનું શરૂ કરશે તેથી જ્યારે તે 16 બીટ મૂલ્ય કે જે 65535 ઓળંગાય છે ત્યારે તે ઓવરફ્લો થશે તેથી અમુક અર્થમાં આપણે કહી શકીએ કે તે ટાઈમરમાં બાકી રહેલા સમય વિલંબને ધરાવે છે અથવા જો તે કાઉન્ટર હોય તો તે કાઉન્ટર તરીકે ઇવેન્ટ્સની સંખ્યાને પકડી રાખશે તેથી આ TH 0 TL 0 છે તેથી ટાઈમર 0 ને આ 2 રજીસ્ટર TH 0 TL 0 મળ્યું છે ટાઈમર આ TH 0 એ ઉચ્ચ ઓર્ડર કરેલ બાઈટ છે અને TL 0 એ નીચો ઓર્ડર કરેલ બાઈટ છે અને તેવી જ રીતે ટાઈમર 1 ને TH 1 અને TL 1 મળ્યો છે રજીસ્ટર તેમાંથી TH 1 એ ઉચ્ચ બાઈટ છે અને TL 1 એ નીચલી બાઈટ છે તેથી આ 16 બીટ રજીસ્ટર તેને 2 અલગ રજીસ્ટર TH અને TL તરીકે એક્સેસ કરી શકાય છે તેથી આપણે જોઈશું કે આ રજિસ્ટરને અમુક મૂલ્યો પર પ્રારંભ કરતી વખતે આપણે તેને 8 બીટ રજીસ્ટરના સંદર્ભમાં કરવું પડશે તેથી આ રચના છે તો આ ટોટલ મેં કહ્યું કે તે 16 બીટ છે તેથી ટાઈમર 0 માટે D0 થી D15 છે તેમાંથી D0 થી D7 TL 0 માં છે અને D 8 થી D 15 TH 0 માં છે જો કે તે એવું લખાયેલું છે પરંતુ આપણે TL 0 TH 0 માં અલગથી મૂલ્યો મૂકવા પડશે અને એ જ રીતે આપણને ટાઈમર 1 મળ્યો છે જે 2 8 બીટ રજીસ્ટર TL 1 અને TH 1 માં વિભાજિત થયેલ છે તેથી આ 2 રેઝિસ્ટર સમય મૂલ્ય અથવા ગણતરી મૂલ્યને પકડી રાખવા માટે છે આગળ આપણે TMOD રજિસ્ટર અથવા ટાઈમર મોડ રજિસ્ટર જોઈશું તેથી આ બીજું 8 બીટ રજીસ્ટર છે તેથી આ 8 બીટ રજિસ્ટરમાં 4 બિટ્સ ટાઈમર 1 માટે સમર્પિત છે નીચલા 4 બિટ્સ ટાઈમર 0 માટે સમર્પિત છે અને તે 4 બિટ્સમાંથી પ્રથમ સૌથી નોંધપાત્ર બિટ છે જેનું માળખું સમાન છે બંને નિબલ માટેનું માળખું સમાન છે સૌથી વધુ નોંધપાત્ર બીટ એ ગેટ કહેવાય છે અને પછીના બીટને CT કહેવામાં આવે છે જે સૂચવે છે કે ઓપરેશન કાઉન્ટર ઑપરેશન છે કે ટાઈમર ઑપરેશન અને પછી પછીના 2 બિટ્સ m0 અને m1 છે તેથી તેઓ ટાઈમરના મોડને ઓળખશે કે જેને આપણે ઓપરેટ કરવા માંગીએ છીએ તેથી આ એક 8 બીટ રજીસ્ટર છે અને તે ટાઈમર 0 માટે નીચલા 4 બિટ્સ અને ટાઈમર 1 માટે ઉપરના 4 બિટ્સનો ઉપયોગ કરી શકાય છે તેથી જો તમે ઉપયોગ કરતા નથી તો નીચલા 4 બિટ્સ કહો તેથી તમારે આ મૂલ્યોને તમામ 0 પર સેટ કરવું જોઈએ અને જો તમે ઉપલા 4 બિટ્સનો ઉપયોગ ન કરતા હોવ તો તમારે આ બધા ઉપલા 4 બિટ્સને 0 તરીકે સેટ કરવા જોઈએ પરંતુ તે બીટ એડ્રેસેબલ નથી તેથી અન્ય રજીસ્ટરોથી વિપરીત જ્યાં હું આ સેટ સેટ કરી શકું છું અને આ બિટ્સને વ્યક્તિગત રીતે રીસેટ કરો અહીં તમે તે કરી શકતા નથી તેથી આપણે અમુક સંચયકમાં 8 બીટ પેટર્ન તૈયાર કરવી પડશે અને પછી આપણે તે પેટર્નને આ TMOD રજિસ્ટરમાં ખસેડવી પડશે અથવા આપણે આ પ્રકારના સંપૂર્ણ સરનામાંનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી 21 h એટલે કે તે 0 0 1 0 અને 0 0 0 1 હશે તેથી ઉપલા ટાઈમર માટે તે 0 0 1 0 છે તેથી તે ગેટ 0 છે કાઉન્ટ ટાઈમર છે CT BT 0 m 1 m 0 છે તેથી આ કહે છે કે તે 1 0 છે તેથી તે મોડ 2 છે તેથી તે કહે છે કે આ ઉપરનો એક ટાઈમર 2 ટાઈમર 1 મોડ 2 માં ઓપરેટ થશે અને આ 0 1 છે એટલે કે આ ટાઈમર 0 મોડ વનમાં ઓપરેટ થશે તેટલું નીચું હશે તેથી આપણે ધીમે ધીમે જોઈશું કે આ મોડ્સ શું છે તેથી ચાલો આપણે આગળ વધીએ તેથી TMOD રજિસ્ટરની વધુ વિગતમાં જોતાં હવે તમે ઘણા કિસ્સાઓમાં તે જુઓ છો તેથી તમે શું ઇચ્છો છો કે આ ટાઈમર તે 2 અલગ અલગ પરિસ્થિતિઓમાં અથવા 2 અલગ અલગ પ્રકારના નિયંત્રણો પર સંચાલિત થઈ શકે એ અર્થમાં કે કદાચ મારી પાસે એક એપ્લિકેશન છે કે જ્યાં જો કોઈ ઘટના બહારથી આવી હોય તો માત્ર ટાઈમર ચાલુ કરવું જોઈએ અને જ્યારે તે ચાલી રહ્યું હોય ત્યારે તે આંતરિક ઘડિયાળનો ઉપયોગ કરે છે પરંતુ જ્યાં સુધી પર્યાવરણમાં કેટલીક પ્રવૃત્તિ ચાલુ હોય ત્યાં સુધી આપણે તેને ગણવું જોઈએ તેથી આ એક પ્રકારની પરિસ્થિતિ છે અને બીજી પ્રકારની પરિસ્થિતિ માત્ર શુદ્ધ વિલંબ પેદા કરવાની છે તેથી મારે એક સિગ્નલ સક્રિય કરવું પડશે અને કદાચ થોડા સમય પછી તેને નિષ્ક્રિય કરવું પડશે તેથી એક પ્રકારની એપ્લિકેશન આના જેવી છે તેથી મેં એક સિગ્નલ સક્રિય કર્યું છે કહો કે સિગ્નલ s 1 સક્રિય છે અને હું ઇચ્છું છું કે ઉદાહરણ તરીકે ટ્રાફિક લાઇટ કંટ્રોલર સિસ્ટમમાં આપણે ઇચ્છીએ છીએ કે લાલ લાઇટ 1 મિનિટ માટે ચાલુ હોવી જોઈએ તેથી એકવાર આ લાલ લાઈટ ચાલુ થઈ જાય પછી જો s1 આ લાલ પ્રકાશને અનુરૂપ હોય તો s1 ને કારણે આ બિંદુએ લાલ લાઈટ ચાલુ છે તેથી આપણે ઈચ્છીએ છીએ કે 1 મિનિટ માટે આ લાલ લાઈટ ચાલુ રહે તો આ 1 મિનિટ છે તેથી આ કોઈપણ બાહ્ય ઘટના દ્વારા સંચાલિત નથી તેથી એકવાર લાઇટ ચાલુ થઈ જાય તો માઇક્રોકન્ટ્રોલર 1 મિનિટ પછી તેને બંધ કરી દે છે તેથી આ એક પ્રકારની પરિસ્થિતિ છે તેથી આ એક શુદ્ધ સમય વિલંબ પ્રકારની સ્થિતિ છે તેથી હું કહી શકું છું કે આ મૂળભૂત રીતે હું ચોક્કસ સમય વિલંબ પેદા કરવા માંગુ છું અને તે હેતુ માટે હું તેનો ઉપયોગ કરી રહ્યો છું અન્ય કિસ્સાઓમાં કેટલીક બાહ્ય ઘટના હોઈ શકે છે અને જેના માટે આપણે જરૂરી સમય માપવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે કહો કે આપણે સ્ટોપવોચ બનાવવા માંગીએ છીએ તેથી જો તમારે સ્ટોપવોચ બનાવવી હોય તો મારે ટાઈમર ચાલુ કરવું પડશે અને પછી આ મારી પાસે 2 છે જ્યારે કોઈ બાહ્ય ઘટના થાય ત્યારે મારે આ સ્ટોપવોચ બટન દબાવવું પડશે તેથી મારી સિસ્ટમમાં જો આ સિસ્ટમ હોય તો ત્યાં એક ઘડિયાળનું બટન છે અને જ્યારે આ ઘડિયાળનું ઇનપુટ આવે છે ત્યારે જ આ ટાઈમર સક્રિય થવું જોઈએ અને જો આ ઘડિયાળનું ઇનપુટ 0 હોય તો ટાઈમર કામ કરતું નથી તેથી કદાચ મારી ઘડિયાળ આની જેમ જાય છે તેથી આટલા સમય માટે ઘડિયાળ ચાલુ છે પછી તે આ રીતે બંધ થાય છે તેથી મારું ટાઈમર આ સમયગાળામાં ચાલવું જોઈએ અને ફરીથી તે આ સમયગાળામાં ચાલવું જોઈએ અને જ્યારે આ ક્ષેત્રમાં ઘડિયાળનું સિગ્નલ ઓછું હોય ત્યારે તે ચાલવું જોઈએ નહીં અને તે સમય દરમિયાન ટાઈમર બંધ થઈ જવું જોઈએ તેથી આ સમયે તે ઘડિયાળના બટનોથી શરૂઆત કરે છે તેથી કેટલો સમય પસાર થઈ ગયો છે અથવા જો તે આ બિંદુએથી શરૂ થઈ રહ્યું હોય તો તે તેના પછી ફરીથી જ્યારે ઘડિયાળ સક્રિય થાય છે ત્યારે કરી શકે છે તેથી આ મૂલ્યો ત્યાં યાદ રાખો તેથી આ મૂલ્ય આ બિંદુ સુધી લઈ જવામાં આવે છે અને તે આ રીતે ચાલુ રહેશે તેથી આ રીતે ટાઈમરના સંચાલનમાં આપણી પાસે 2 અલગ અલગ પ્રકારના નિયંત્રણો હોઈ શકે છે એક કિસ્સામાં ટાઈમર સંપૂર્ણપણે આંતરિક રીતે માઇક્રોકન્ટ્રોલર દ્વારા નિયંત્રિત થાય છે અને બીજા કિસ્સામાં ટાઈમર બાહ્ય ઘટના અને આંતરિક નિયંત્રક બંને દ્વારા નિયંત્રિત થાય છે તેથી તે મુજબ આ વર્ગ ભેદ આ દ્વાર કરવામાં આવે છે તેથી આ ગેટ બીટ છે તેથી આ જણાવે છે કે કાઉન્ટર કે ટાઈમર ત્યારે સક્ષમ હોવું જોઈએ કે જ્યારે INT x પિન વધારે હોય તેથી તમને યાદ છે કે ત્યાં 2 INT પિન INT 0 અને INT 1 છે તેથી પછી INT x છે તેથી ટાઈમર 1 માટે જો તમે આ ગેટ બીટને એક પર સેટ કરો છો તો આ ટાઈમર ફક્ત ત્યારે જ કાર્ય કરશે અને જો આ INT 1 પિન ઊંચો હોય અને બીજો કંટ્રોલ બીટ TR વન હોય તો આપણે આ TR 1 બીટ પછી જોઈશું કે આ TR 1 કંટ્રોલ બીટ વધારે છે તેથી સામાન્ય રીતે જો તમે કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ વગર ટાઈમર ચલાવતા હોવ તો જેમ કે ગેટ તેથી તે કિસ્સામાં ગેટ બીટ 0 પર સેટ હોવો જોઈએ અને ટાઈમર શરૂ કરવા માટે આપણે અનુરૂપ TR બીટને એક પર સેટ કરવો પડશે તેથી ટાઈમર 1 શરૂ કરો તેથી તમારે TR 1 ને એક પર સેટ કરવું પડશે ટાઈમર 0 શરૂ કરવા માટે તમારે TR 0 થી 0 સેટ કરવાનું શરૂ કરવું પડશે તેથી ટાઈમર ચલાવવા માટે આપણે પહેલા સેટ કરવું પડશે અને પછી ટાઈમર મૂલ્ય અને પછી આપણે આ TR bit ને TR x bit સેટ કરવો પડશે તેથી તે ઓપરેશન છે તેથી આપણે આ TR x બિટ્સનું આ સ્થાન થોડા સમય પછી જોઈશું તેથી આપણી પાસે આ ગેટ બીટ આના જેવું છે જ્યારે ટાઈમર ક્લિઅર થશે ત્યારે જ્યારે પણ TR x કંટ્રોલ બીટ સેટ થશે ત્યારે ટાઈમર સક્ષમ થશે તેથી જો આ ગેટ બીટ 0 હોય તો આ જ્યારે પણ TR x એક હશે અને જો ગેટ એક હશે તો ટાઈમર કામ કરશે તેથી તે INT x પિન અને TR x bit બંને દ્વારા નિયંત્રિત થાય છે તેથી જો ગેટ એક હોય તો હાર્ડવેર અને સોફ્ટવેર બંને ટાઈમરને નિયંત્રિત કરશે અને જો ગેટ 0 હોય તો માત્ર સોફ્ટવેર ટાઈમરને નિયંત્રિત કરશે અને પછીનું બીટ CT ટાઈમર અથવા કાઉન્ટર સિલેક્ટ છે તેથી તે ટાઈમર ઓપરેશન માટે ક્લીયર જેવું પસંદ થયેલ છે તેથી જો આ બીટ 0 હોય તો આપણે ટાઈમર મોડમાં ટાઈમર 1 ઓપરેટ કરવા તૈયાર છીએ અને જો આ બીટ 1 હોય તો આપણે કાઉન્ટર મોડમાં ટાઈમર ઓપરેટ કરવા ઈચ્છીએ છીએ તેથી આ Tx પિન ત્યારે ઊંચો હોવો જોઈએ અને આ CT પિન ઊંચો હોવો જોઈએ અને પછી INT માટે જેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે આંતરિક કામગીરી માટે જ્યારે તે ટાઈમર મોડમાં કાર્યરત હોય તો માઇક્રોકન્ટ્રોલર્સ ક્રિસ્ટલ ફ્રીક્વન્સીને ઘડિયાળ તરીકે લેવામાં આવશે અને કાઉન્ટર ઓપરેશનના કિસ્સામાં આ T 0 અને T 1 પિન છે તેથી તેઓ ઇવેન્ટ માટે ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાશે તેથી ટાઈમર 1 માટે આ ટી T 1 છે ટાઈમર 0 માટે તે T 0 છે તો આપણને 2 વધુ બિટ્સ m 1 અને m 0 મળ્યા છે તેથી તેને મોડ બીટ કહેવામાં આવે છે તેથી આપણે આ ટાઈમરને કયા મોડમાં ચલાવવા માંગીએ છીએ તેના આધારે આપણે આ m 1 અને m 0 બિટ્સ સેટ કરવાના છે તેથી આ CT બીટ છે તેથી ટાઇમરનો ઉપયોગ વિલંબ જનરેટર અથવા ઇવેન્ટ કાઉન્ટર તરીકે થાય છે કે કેમ તે નક્કી કરવા માટે થાય છે તેથી જો તે CT હોય તો 0 આ ટાઈમર તરીકે કાર્ય કરશે તેથી તે વિલંબ જનરેટર છે અને જો CT 1 હોય તો તે કાઉન્ટર હોય છે તેથી આ ઓપરેશન ગેટ ભાગની ગણતરી માટે છે તેથી દરેક ટાઈમર ગેટનો ભાગ શરૂ થવાનો અને બંધ કરવાનો અર્થ ધરાવે છે તેથી ગેટ બરાબર 0 અને ગેટ બરાબર 1 છે તેથી 0 ની બરાબર ગેટ એટલે કે મેં કહ્યું કે તે સંપૂર્ણ રીતે આંતરિક નિયંત્રિત છે તેથી તે સોફ્ટવેર નિયંત્રિત કામગીરી છે ટાઈમરની શરૂઆત અને સ્ટોપ સોફ્ટવેર દ્વારા TR બીટ સેટ કરીને નિયંત્રિત કરવામાં આવશે તેથી આપણે તે TR બીટ જોઈશું તેથી તમે એકવાર તે TR બિટ સેટ કરી લો તે પછી ટાઈમર શરૂ થશે અને જ્યારે તમે ટાઈમર બંધ કરવા માંગતા હોવ ત્યારે આપણે TR બીટ ક્લિઅર કરવું પડશે બીજી બાજુ આ ગેટ 1 ની બરાબર છે તેથી આ બાહ્ય નિયંત્રણ છે તેથી તમારી પાસે છે તેથી તે સોફ્ટવેર અને બાહ્ય સ્ત્રોત બંને દ્વારા છે તેથી સોફ્ટવેર અને હાર્ડવેર બંને ટાઈમરને નિયંત્રિત કરશે તેથી આ કિસ્સામાં આ ટાઈમર જ્યારે INT પિન વધારે હોય ત્યારે સક્ષમ કરવામાં આવશે અને TR કંટ્રોલર પિન કંટ્રોલ બીટ સેટ છે એટલે કે TR તેથી આ છે તેથી આને નિયંત્રિત કરવામાં આવશે તે પિન નથી તે કેટલાક રજિસ્ટરમાં છે તેથી આ બીટ સેટ થવો જોઈએ અને પછી ટાઈમર શરૂ થશે અને જ્યારે તમે તેને રોકવાના હતા ત્યારે કાં તો તમે આ TR બીટ રીસેટ કરી શકો છો અથવા તમે આ INT ને અક્ષમ કરી શકો છો તેથી ટાઈમરને રોકવા માટે તેમાંથી કોઈ એક કરી શકાય છે અને આ કિસ્સામાં ટાઈમરને રોકવા માટે આપણે TR બીટને નિષ્ક્રિય કરવું પડશે તેથી આ ટાઈમર ઓપરેશનના મોડ્સ છે તેથી આપણી પાસે ટાઈમર મોડ 0 મોડ 1 મોડ 2 અને મોડ 3 છે અને મોડ 0 એ 13 બીટ ટાઈમર મોડ સાથે ઓપરેશનના 4 વિવિધ મોડ હોઈ શકે છે તેથી આ 8 બિટ્સ THx રજિસ્ટરમાં સંગ્રહિત થશે અને 5 બિટ્સ TL x રજિસ્ટરમાં હશે તેથી x 0 છે અથવા એકવાર જો તમે ટાઈમર માટે 0 x બરાબર 0 કરો તો 13 બીટ ટાઈમર તેથી જો તમારી પાસે જે તમારી સમય કિંમત હોય તે 13 બીટ હોય તો આ 13 બીટ વેલ્યુ હોય છે પરંતુ હું આ TH TL જોડીનો ઉપયોગ વેલ્યુ રાખવા માટે કરી રહ્યો છું તેથી તે કેવી રીતે કરવું તેથી આ THx ઉચ્ચ ક્રમ 8 બિટ્સ ધરાવશે અને આ TL x નીચા ક્રમમાં 5 બિટ્સ ધરાવશે તેથી આ તે છે કે 8 બીટ વધુ ઓર્ડર કરેલ 8 બીટ અને લોઅર ઓર્ડર કરેલ 5 બીટ્સ તેને વધુ 3 0 સે સાથે ક્લબ કરવામાં આવશે જે નીચા ઓર્ડરવાળા લોઅર ઓર્ડરવાળા 5 બીટ્સને પકડી રાખશે અને જે TL x રજિસ્ટરમાં હશે બીજી બાજુ મોડ 1 એ 16 બીટ ટાઈમર મોડ છે તેથી આપણે વધુ વિલંબ મેળવી શકીએ છીએ તેથી તે 8 બીટ THx વત્તા 8 બીટ TL x છે તેથી કુલ 16 બીટ ટાઈમર વેલ્યુ છે અને આપણી પાસે ટાઈમર સ્ટ્રક્ચરનો બીજો એક ખૂબ જ રસપ્રદ પ્રકાર છે જેને 8 બીટ ઓટો રીલોડ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે અહીં ટાઇમર સમાપ્ત થયા પછી આ સમયસમાપ્તિ બીટ સેટ થઈ જાય પછી ટાઈમર પુનઃપ્રારંભ થશે તેથી તે કેટલાક પ્રારંભિક સેટ સમય મૂલ્ય સાથે તે પુનઃપ્રારંભ થશે તેથી આ કિસ્સામાં 8 બીટ ઓટો રીલોડ ટાઈમર કાઉન્ટર છે તેથી અહીં આ TH x એક મૂલ્ય ધરાવે છે જે દર વખતે જ્યારે તે ઓવરફ્લો થાય ત્યારે TL x માં ફરીથી લોડ થવાનું છે તેથી તે આ છે તેથી તે આના જેવું રસપ્રદ છે તેથી આપણી પાસે આ TH x અને TL x રજિસ્ટર રજિસ્ટર્ડ જોડી સેટ TH 0 અને TL 0 છે અને હવે આ TL 0 ખરેખર ટાઈમર તરીકે કાર્યરત છે તેથી TH 0 માત્ર પ્રારંભિક મૂલ્ય ધરાવે છે તેથી તમારું ટાઈમર 8 બીટ ટાઈમર છે તેથી જ્યારે આ ટાઈમર ઓવરફ્લો થશે ત્યારે ફરીથી આ TH 0 મૂલ્ય TL 0 માં કૉપિ કરવામાં આવશે અને તે ફરીથી શરૂ થશે તેથી જો તમે સામયિક ઓપરેશન જનરેટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી આ ખૂબ જ ઉપયોગી છે તેથી તમારા સામયિક વિલંબને આ રીતે જનરેટ કરી શકાય છે તેથી તમારી પાસે આ TH 0 TL 0 ની જોડી હોઈ શકે છે અને આ TH 0 તે જ રીતે કાર્ય કરશે તેથી આ ખૂબ જ ઉપયોગી છે અને હવે બીજો ટાઈમર મોડ છે જે સ્પ્લિટ ટાઈમર મોડ તરીકે ઓળખાય છે તેથી જ્યારે આપણે તેના અનુરૂપ મોડમાં જઈશું ત્યારે આપણે આ જોઈશું અને તે સહેજ જટિલ છે તેથી હવે આપણે તેમાં જઈશું